અમારા પહેલા લેક્ચરમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ ખરેખર શું છે અને તે શું નથી તે વિશે વાત કરી આ લેક્ચરમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનમાંની કેટલીક ડિઝાઇન બાબતો વિશે વાત કરીશું જ્યારે આપણે એમ્બેડેડ સિસ્ટમોની રચના કરીએ છીએ ત્યારે આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ એ આપેલ છે જેમાં ડિઝાઇન વિચારણા અને અન્ય ટ્રેડઓફ શું છે એના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુઓ વિશે આપણે આ લેક્ચરના ભાગ રૂપે વાત કરીશું આપણે વ્યાપકપણે ડિઝાઇન પડકારો વિશે વાત કરીશું અને આપણે કેટલાક વધુ મહત્વપૂર્ણ ડિઝાઇન ટ્રેડઓફ્સને પણ સમજવાનો પ્રયત્ન કરીશું ડિઝાઇન ટ્રેડઓફનો અર્થ એ છે કે કેટલાક વિરોધાભાસી પરિમાણો હોઈ શકે છે તમે કોઈ એક પરિમાણ ને સુધારવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તે કેટલાક અન્ય પરિમાણોને અધોગતિ કરી શકે છે તમે એક સાથે બધું સુધારી શકતા નથી તેને ટ્રેડઓફ કહેવામાં આવે છે અને ત્યાં કેટલીક કોસ્ટ મેટ્રિક્સ છે જે મહત્વપૂર્ણ છે જેમ કે નોન રિકરિંગ યુનિટ કોસ્ટ મેટ્રિક્સ આપણે આ વિશે પણ વાત કરીશું ચાલો પહેલા ડિઝાઇન પડકારો સંબંધિત કેટલાક મુદ્દાઓ જોઈએ જ્યારે તમે એમ્બેડેડ સિસ્ટમની રચના કરી રહ્યા હોવ ત્યારે તમારું પ્રાથમિક ડિઝાઇન લક્ષ્ય તે સિસ્ટમની રચના કરવાનું રહેશે જે ઇચ્છિત ફંક્સનાલીટી ની અનુભૂતિ કરે ધારો કે તમે વોશિંગ મશીન માટે એમ્બેડેડ સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી તમારી એમ્બેડેડ સિસ્ટમ એ વાતાવરણમાં યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ હોવી જોઈએ તે યોગ્ય રીતે વોશિંગ મશીનને નિયંત્રિત કરવામાં સમર્થ હોવું જોઈએ જેથી વપરાશકર્તા તરીકે તમે તે કામગીરીથી ખુશ થાઓ તેથી ઇચ્છિત ફંક્સનાલીટી એ કીવર્ડ છે કેટલાક અમલીકરણ જે ડિઝાઇનની ફંક્સનાલીટીને અનુભવે છે પરંતુ આ અમલીકરણ માટે તમારી પાસે કેટલીક ડિઝાઇન પડકારો હોઈ શકે છે ત્યાં ઘણી ડિઝાઇન મેટ્રિક્સ છે જેના વિશે આપણે વાત કરીશું અને તમારે તેમાંથી કેટલાકને ઓપ્ટિમાઇઝ કરવું પડશે જેમ કે વપરાશકર્તા કહે છે કે મારે કંઈક એવું જોઈએ છે જે ઓછી કિંમતની હોય કદમાં નાનું ખૂબ શક્તિશાળી હોય અને ખૂબ જ કઠોર પણ હોય પરંતુ તમે જોશો કે જો તમે ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો છો તો કુદરતી રીતે તમારું પ્રદર્શન પણ નીચે આવશે તમારી કઠોરતા સાથે પણ સમાધાન થઈ શકે છે તેથી તમારી પાસે તમામ વિશ્વનું શ્રેષ્ઠ ન હોઈ શકે આ એવી વસ્તુ છે જેને આપણે ટ્રેડઓફ તરીકે ઓળખીએ છીએ મોટાભાગના કેસોમાં આ પરસ્પર વિરોધાભાસી છે મેં એક નાનું ઉદાહરણ આપ્યું છે જ્યાં ત્રણ વર્તુળો ત્રણ પરિમાણો અથવા ડિઝાઇન મેટ્રિક્સનો સંદર્ભ આપે છે ગતિ કિંમત અને ગુણવત્તા speed cost and quality ઠીક છે મોટાભાગની ડિઝાઇનમાં આપણે આ ત્રણેય પર સુધારો કરવા માંગીએ છીએ પરંતુ મેં કહ્યું હતું કે આ ત્રણેય ઘણી વાર પરસ્પર વિરોધાભાસી હોય છે જો તમે કિંમત ઘટાડવાનો પ્રયાસ કરો છો તો તમે ગતિ અને ગુણવત્તા વગેરેનું બલિદાન આપશો ચાલો એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનના સંદર્ભમાં કેટલાક સામાન્ય ડિઝાઇન મેટ્રિક્સ વિશે વાત કરીએ પ્રથમ મહત્વપૂર્ણ પરિમાણને નોન રિકરિંગ એન્જિનિયરિંગ કોસ્ટ કહેવામાં આવે છે આ અમુક પ્રકારની પ્રારંભિક કિંમત છે માની લો કે તમારી પાસે કોઈ ડિઝાઇનનો વિચાર છે તો તમે સિસ્ટમનું નિર્માણ કરવા જઇ રહ્યા છો પરંતુ તમે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરો તે પહેલાં તમારે તમારી ફેક્ટરીમાં કેટલાક મશીનો સ્થાપિત કરવા પડશે જે તમને ઉત્પાદનમાં મદદ કરશે અને તે પ્રારંભિક ઇન્સ્ટોલેશનમાં કેટલાક પ્રારંભિક ખર્ચ થશે આ તે છે જેને નોન રિકરિંગ એક્સ્પેનડીચર તરીકે ઓળખવામાં આવે છે આ શરૂઆતમાં ફક્ત એક જ વાર આવશ્યક રહેશે એકવાર અમારી પાસે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જાય તમે સિસ્ટમોને તમે ઇચ્છો તેટલું ઉત્પાદન કરી શકો છો તમે ઇચ્છો તેટલા ૧0 ૨0 ૧00 ૧000 નું ઉત્પાદન કરી શકો છો નોન રિકરિંગ કિંમત એક સમયની પ્રારંભિક કિંમત છે અને એકવાર તમે આ NRE ખર્ચને આવરી લો પછી તમે એકમ ખર્ચ વિશે વાત કરો આપણી પાસે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે પછી સિસ્ટમની દરેક કોપી બનાવવાની કિંમત શું છે જે તમે એકમ ખર્ચ તરીકે વ્યાખ્યાયિત કરો છો એકમ ખર્ચ કાચા માલની કિંમત મજૂર ખર્ચ અને તેથી વધુને ધ્યાનમાં લેશે કદ એ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જેની પહેલાં મેં વાત કરી હતી મોટા ભાગની એમ્બેડેડ સિસ્ટમોએ ખૂબ નાના ફોર્મ ફેક્ટરને અનુકૂળ રહેવાની જરૂર છે જેથી તે પર્યાવરણની અંદર તે સરસ રીતે ફિટ થઈ શકે જેના માટે તેનો હેતુ છે પર્ફોમન્સ ફરીથી એપ્લિકેશન પર આધાર રાખે છે કેટલીક એપ્લિકેશન માટે તમે પ્રભાવ વિશે ખૂબ જાગૃત ન હોવ તમારે ખૂબ ઓછી ગણતરી કરવાની ક્ષમતાની જરૂર હોય છે પરંતુ કેટલીક એપ્લિકેશનો એવી છે જ્યાં પર્ફોમન્સ મહત્વપૂર્ણ છે તમારે ખાતરી કરવાની જરૂર છે કે પર્ફોમન્સ બરાબર છે વીજ વપરાશ આ મહત્વપૂર્ણ છે આજે આપણે જોયેલી મોટાભાગની સિસ્ટમો તે બેટરીથી ચાલે છે તેમને ખૂબ ઓછી શક્તિનો વપરાશ કરવાની જરૂર છે જેમ આપણો મોબાઇલ ફોન આ સંદર્ભમાં એમ્બેડેડ સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે સુગમતા એટલે સિસ્ટમની ફંક્સનાલીટીમાં ફેરફાર કરવાની ક્ષમતા શરૂઆતમાં સિસ્ટમ ચોક્કસ એપ્લિકેશન માટે બનાવવામાં આવી હતી શું તેને સુધારવું શક્ય છે કે જેથી તમે તેનો ઉપયોગ અન્ય કોઈ એપ્લિકેશન માટે પણ કરી શકો સારું જો તે સુગમતા હોય તો પછી બીજા ડેવલોપમેન્ટ માટે તમારી કુલ કિંમત ઘણી ઓછી હશે તેથી સુગમતા એ પણ એક મુદ્દો છે કે જેના પર વિચાર કરવો જરૂરી છે જાળવણી કહે છે કે મેં મોટી સિસ્ટમના ભાગ રૂપે જ એમ્બેડેડ સિસ્ટમ ખરીદી છે ચાલો આપણે કહીએ કે મેં AC મશીન ખરીદ્યો છે આવતીકાલે કંપની કહે છે કે અમે એક વધુ સારું AC મશીન લઈને આવ્યા છીએ જેમાં બ્લૂટૂથ ઇન્ટરફેસ છે જે તમારા મોબાઇલ ફોન અને કમ્પ્યુટર અને લેપટોપ સાથે ઇન્ટરફેસ કરી શકે છે તેથી તમે કેટલીક એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીને તમારા મોબાઇલ ફોનથી પણ તમારા લેપટોપથી પણ AC મશીનને નિયંત્રિત કરી શકો છો તેથી શું જૂની સિસ્ટમ માટે આ નવી તકનીકને સ્વીકારવાનું શક્ય છે શું તમે આ ડિઝાઇનને સંશોધિત કરી શકો છો જેથી આ વધારાની ફંક્સનાલીટી શામેલ કરી શકાય આ છે જેનો અર્થ છે જાળવણી પરંતુ અલબત્ત જાળવણી ફક્ત મર્યાદિત હદ સુધી શક્ય છે ફક્ત મેં દાખલા માટે કહ્યું બ્લૂટૂથ હોવા માટે તમારી પાસે બ્લૂટૂથ ઇન્ટરફેસ હોવું જરૂરી છે તેથી જો તે પ્રથમ સ્થાને ન હોય તો તમારી પાસે બ્લૂટૂથ હોઈ શકતું નથી પછી પ્રોટોટાઇપ કરવાનો સમય પ્રોટોટાઇપ કહેવાતી સિસ્ટમના પ્રથમ વર્કિંગ વર્ઝનને બનાવવા માટે કેટલો સમય જરૂરી છે પ્રથમ વર્ઝન તૈયાર થવા માટે કેટલો સમય જરૂરી છે જેથી તમે ચકાસી શકો અને પ્રોટોટાઇપિંગ થઈ ગયા પછી ટાઇમ ટૂ માર્કેટ માં આવે છે બજારમાં વેચી શકાય તેવું પ્રોડક્ટ તૈયાર કરવા માટે કેટલો સમય જરૂરી છે સારું પ્રોટોટાઇપિંગ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ એ બે સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પાસે ટકાઉપણું ફિનિશિંગ ગુણવત્તાવાળી દરેક વસ્તુ હોવી જોઈએ અને અલબત્ત સલામતી એ ઘણી એપ્લિકેશનો માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે તમારે ખાતરી કરવી પડશે કે તે સિસ્ટમના ઉપયોગને કારણે પર્યાવરણ પર કોઈ વિપરીત અસરો છે કે નહીં અને આવી ઘણી બધી બાબતો હોઈ શકે છે મેં તેમાંથી માત્ર થોડી સૂચિબદ્ધ કરી છે ડિઝાઇન ટ્રેડઓફ્સ વિશે વાત કરતા ત્યાં ઘણી ડિઝાઇન આવશ્યકતાઓ હોઈ શકે છે જે પરસ્પર વિરોધાભાસી હોય છે અહીં આ આકૃતિમાં હું આવા ચાર મેટ્રિક્સ વીજ વપરાશ પર્ફોમન્સ નોન રિકરિંગ એક્સ્પેનડીચર અને કદ બતાવી રહ્યો છું હવે આ ચાર પરસ્પર વિરોધાભાસી હોઈ શકે છે જો તમે એક ખેંચશો તો અન્યને વિપરીત દિશામાં ખેંચવામાં આવશે મતલબ કે જો તમે કોઈને સુધારવા માંગતા હોવ તો કદાચ બીજામાં અધોગતિ થઈ શકે છે તેથી તમારે હોલિસ્ટિક વ્યૂ લેવો પડશે આ ડિઝાઇનરનું કાર્ય છે તમે એક જ સમયે બધું સુધારી શકતા નથી ઉદાહરણ તરીકે ખૂબ જ પાતળા લેપટોપ જે બનાવવામાં આવી રહ્યા છે સારું તમે અપેક્ષા નથી કરતા કે તે લેપટોપ બધી બાબતોમાં શક્તિશાળી બનશે તેને સ્લિમ બનાવવા માટે ક્યાંક સમાધાન કરવામાં આવ્યું છે આ ડિઝાઇન ટ્રેડઓફના ઉદાહરણો છે અને બીજી મહત્ત્વની બાબત એ છે કે ડિઝાઇન ટ્રેડઓફ્સ વિશે વાત કરવી એમ્બેડેડ સિસ્ટમો માટે તમારે વિવિધ પ્રકારના ટ્રેઈન્ડ પ્રોફેશનલ્સની જરૂર છે તમે પરંપરાગત કમ્પ્યુટિંગ દિવસો અથવા પરંપરાગત કમ્પ્યુટિંગ વાતાવરણ વિશે વિચારો છો જ્યાં તમારી પાસે ઇજનેરોનો સમૂહ છે જેઓ હાર્ડવેરનો વિકાસ કરે છે પેન્ટિયમ પ્રોસેસર ઇન્ટેલે ઉચ્ચ ગુણવત્તાવાળું હાર્ડવેર એન્જિનિયર્સના સમૂહ દ્વારા વિકસિત કર્યું છે કેટલાક અન્ય જૂથો છે જેઓ તે કમ્પ્યુટર સિસ્ટમો માટે સોફ્ટવેર વિકસાવે છે જે તે ચિપ્સનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટમાં કેટલાક સોફ્ટવેર એન્જિનિયર્સ છે જેમણે ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે જેમણે માઇક્રોસોફ્ટ ઓફિસ જેવી સુવિધાઓ વિકસાવી છે વગેરે તેથી ત્યાં હાર્ડવેર નિષ્ણાતો છે ત્યાં સોફ્ટવેર નિષ્ણાતો છે તેમની ભૂમિકા એક બીજાથી વધુ કે ઓછા સ્વતંત્ર હોય છે હાર્ડવેર નિષ્ણાતને સોફ્ટવેરને ખૂબ સારી રીતે જાણવાની જરૂર નથી અને સોફ્ટવેર નિષ્ણાતોને હાર્ડવેર વિશે ખૂબ જ ઓછું જાણવાની જરૂર છે પરંતુ હવે જ્યારે તમે એમ્બેડેડ સિસ્ટમની રચના કરી રહ્યા હોવ ત્યારે તમે ખૂબ જ નાની સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છો જ્યાં હાર્ડવેર અને સોફ્ટવેર બંને હશે અને ડિઝાઇન ટ્રેડઓફ વિશે બોલતા તમારે તે બંને સાથે કામ કરવાનું રહેશે તેથી હવે તમારે હાર્ડવેરને જાણવાની કુશળતા હોવી જોઈએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કાર્યક્ષમ રીતે તેને કેવી રીતે સોફ્ટવેર પ્રોગ્રામ કરવું તેથી બંને હાર્ડવેર અને સોફ્ટવેરમાં કુશળતા જરૂરી છે આ તે જ છે જે હું અહીં કહેવા માંગતો હતો તમને ચોક્કસ એપ્લિકેશનો માટે કયા પ્રકારનાં કોપ્રોસેસર્સ અથવા IO ઇંટરફેસની આવશ્યકતા રહેશે તે ઓળખવા માટે તમારે હાર્ડવેરમાં કુશળતાની જરૂર પડી શકે છે કારણ કે તમારી પાસે ઘણી પસંદગીઓ હોઈ શકે છે કેટલાક એનાલોગ પોર્ટ્સ ડિજિટલ પોર્ટ્સ પલ્સ વિડ્થ મોડ્યુલેશન પોર્ટ્સ analog ports digital ports pulse width modulation ports હોઈ શકે છે પરંતુ તેમાંથી ક્યા ચોક્કસ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ રહેશે તેથી જ્યાં સુધી તમે હાર્ડવેર નિષ્ણાત ન હો ત્યાં સુધી તમે ખરેખર સારો નિર્ણય લઈ શકતા નથી તેવી જ રીતે તમારે સોફ્ટવેરમાં પણ કુશળતા હોવી જરૂરી છે કારણ કે તમારે નક્કી કરવાની જરૂર છે કે તમારે અમલીકરણના કયા ભાગોને સોફ્ટવેરમાં અમલમાં મૂકવાની જરૂર છે અને કયા ભાગને કેટલાક હાર્ડવેર દ્વારા પહેલેથી અમલમાં મૂકવામાં આવ્યો છે તમે હાર્ડવેર સોફ્ટવેર કો ડિઝાઇન કહેવાતી કંઈક વિશે હવે વાત કરો છો એટલે કે તમે બંને હાર્ડવેર અને સોફ્ટવેર સબસિસ્ટમ્સ એક સાથે ડિઝાઇન કરી રહ્યા છો ધારો કે તમારી પાસે એક મોટી સિસ્ટમ ડિઝાઇન કરવાની છે તમારે નક્કી કરવું પડશે કે હું સીમાંકન કરું છું એક ભાગ સોફ્ટવેરમાં લાગુ કરવામાં આવશે આ માઇક્રોકન્ટ્રોલર પર પ્રોગ્રામ તરીકે ચાલશે અને બીજો ભાગ કેટલાક વિશિષ્ટ હાર્ડવેર સર્કિટ દ્વારા લાગુ કરવામાં આવશે તેથી જ્યાં આ સીમા હશે તે ડિઝાઇન ટ્રેડઓફ નો વિષય છે ડિઝાઇનર આ ડોટેડ લાઇનને કેવી રીતે સ્થાનાંતરિત કરવું તે નક્કી કરશે જેથી ઇચ્છિત કામગીરી અને અન્ય માપદંડ શ્રેષ્ઠ સંભવિત રીતે સંતુષ્ટ થાય અહીં એક અગત્યની બાબત છે માર્કેટ ડિઝાઇન મેટ્રિકનો સમય ચાલો આપણે આને સમજાવવા પ્રયત્ન કરીએ કોઈ કંપની જુઓ જ્યારે પણ તે કેટલાક ઉત્પાદનોનું નિર્માણ કરે છે ત્યારે અંતિમ ધ્યેય તેમાંથી થોડો નફો મેળવશે તેથી કોઈપણ કંપની માટે માર્કેટિંગ એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે પ્રોડક્ટની ગુણવત્તા ગૌણ બને છે કેટલીકવાર ઘણી કંપનીઓ પ્રોડક્ટને બજારમાં પહેલાં લાવવા માટે પ્રોડક્ટની ગુણવત્તા પર સમાધાન કરે છે જેથી તેઓ તેમાંથી વધુ નફો મેળવી શકે બજારમાં જવાનો સમય એ ખૂબ જ મહત્વપૂર્ણ અથવા નિર્ણાયક ડિઝાઇન મેટ્રિક છે પ્રોડક્ટને વ્યાવસાયિક રીતે સદ્ધર બનાવવા માટે આનું કડક પાલન કરવું આવશ્યક છે જો તમે કોઈ પ્રોડક્ટ લૉન્ચ કરવામાં વિલંબ કરો છો તો તમને મોટી ખોટ થઈ શકે છે કદાચ તમારા કેટલાક હરીફોએ પહેલાથી જ સમાન પ્રોડક્ટ સાથે બજારમાં અસર કરી છે અને લોકો તમારી પાસેથી નહીં પણ કુદરતી રીતે તેમની પાસેથી ખરીદી કરશે અને આ માટે ખૂબ સાવચેતીપૂર્વક બજારનું અભ્યાસ અને વિશ્લેષણની જરૂર છે હવે આ આપણે આકૃતિ સાથે સમજાવીએ છીએ અહીં એક્સ ઍક્સિસ એ સમય બતાવે છે અને વાય ઍક્સિસ એ વેચાણ બતાવે છે માની લો કે તમારું મૂળ તે પોઈન્ટને સૂચવે છે જ્યાં તમને બજારમાં પ્રોડક્ટ લાવવાની અપેક્ષા છે તેથી જ્યારે પ્રોડક્ટ બજારમાં આવે છે ત્યારે શું થાય છે સારી રીતે વપરાશકર્તાઓ અથવા ગ્રાહકોને પ્રોડક્ટ વિશે જાણવા માટે થોડો સમય જોઇએ છે સમય જતાં વેચાણ ધીરે ધીરે વધે છે અને એક પોઈન્ટ હશે જ્યાં આ વેચાણ સંતુષ્ટ થશે અને તે પોઈન્ટથી આગળ આ વેચાણ નીચે જવાનું શરૂ કરશે અને એક પોઈન્ટ હશે જ્યાં પ્રોડક્ટ અપ્રચલિત થઈ જશે હવે કોઈ તેને ખરીદી રહ્યું નથી આ એક વિશિષ્ટ વળાંક છે વેચાણ વિરુદ્ધ સમય અને ધારો કે પ્રોડક્ટના લૉન્ચમાં વિલંબ થયો છે તેથી આ વળાંકને બદલે તમે હવે આ આંતરિક વળાંક ને અનુસરો છો પ્રારંભિક વિલંબ થયો તેથી તમે જુઓ છો કે વળાંક ફરીથી સમાન હશે પરંતુ તમે જે પ્રાપ્ત કરી શકો છો તે ટોચ અથવા મહત્તમ વેચાણ ખૂબ ઓછું થઈ રહ્યું છે આ વળાંક હેઠળનો કુલ વિસ્તાર તમારી કુલ આવક સૂચવે છે તમે કેટલું વેચાણ કરી શક્યા છો વળાંક હેઠળનો કુલ વિસ્તાર તે સમયગાળા દરમિયાન તમારું કુલ વેચાણ સૂચવે છે વળાંક હેઠળ આ વળાંક વિસ્તારને માર્કેટ વિન્ડો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કોઈપણ વિલંબના પરિણામે વેચાણમાં ભારે ઘટાડો થઈ શકે છે ચાલો કેટલાક અંદાજ સાથે એક સરળ ગણતરી કરીએ વળાંક આના જેવો દેખાય છે પરંતુ પ્રથમ અનુમાન મુજબ આપણે માની શકીએ કે આ સીધી રેખાઓ છે તમે માની શકો છો કે આ સીધી રેખા છે અને આ પણ એક સીધી રેખા છે તે ધારણા સાથે ચાલો આપણે બજારમાં પ્રવેશવામાં વિલંબ થાય તો આપણને કેટલું નુકસાન થવાની અપેક્ષા છે તેનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરીએ આપણે એક સરળ આવકના મોડેલને ધ્યાનમાં લીધું છે તમે તમારા વિશિષ્ટ કેસ માં જે કંઈ વધુ વાસ્તવિક છે તેના અર્થમાં તમે તેને ખૂબ જ સરળતાથી બદલી શકો છો અહીં આપણે ધારીએ છીએ કે આ ગ્રાફ બતાવે છે કે પ્રોડક્ટ લાઇફ ૨ W છે તેથી 0 સુધી ૨ W સુધી આ તમારા પ્રોડક્ટની કુલ લાઇફ છે ૨ W પછી કોઈ પણ તમારી પ્રોડક્ટ ખરીદશે નહીં અને ચાલો આપણે ધારીએ કે મહત્તમ વેચાણ તેની મધ્યમાં થાય છે આ પોઈન્ટએ W વેચાણ મહત્તમ બને છે બજારમાં વધારો અને બજારનો પતન અમે તેને અંદાજીત સીધી રેખાઓ કરીએ છીએ જેનો અર્થ છે કે આપણે ટ્રાએંગ્યુલર સ્ટ્રક્ચરને વ્યાખ્યાયિત કરીએ છીએ અને જેમ કે મેં આ ત્રિકોણ હેઠળ કુલ એરિયાનો ઉલ્લેખ કર્યો છે તે તમે કમાણી કરી શકો છો તે કુલ આવક નક્કી કરશે હવે જો આપણી પાસે ત્રિકોણ હોય તો તમે જાણો છો કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે માપવું હવે વિલંબિત પ્રવેશ માટે જેમ કે મેં પાછળની આકૃતિમાં કહ્યું હતું માની લો કે એન્ટ્રીમાં આટલું મોડું થયું છે તેથી હવે તમારો ત્રિકોણ અહીંથી આ બિંદુ D થી શરૂ થાય છે પરંતુ તે ફરીથી તે જ સમયે ટોચ પર પહોંચશે કારણ કે તે પ્રોડક્ટમાં ચોક્કસ પોઈન્ટના ઇન્ટરેસ્ટની બહાર બજારની ગતિશીલતાને આધારે નીચે જવાનું શરૂ કરશે તેથી પતન એ જ પોઈન્ટએ થવાનું શરૂ થશે W તેથી પછીથી તે ૨ W સુધી ચાલુ રહેશે જેની આગળ હવે તે પ્રોડક્ટમાં કોઈ રુચિ રહેશે નહીં પરંતુ તમારો પ્રારંભિક વિલંબ ખરેખર ડાબી એડ્જ અથવા ડાબી વર્ટેક્ષને સ્થાનાંતરિત રહેશે તમારી ત્રિકોણની જમણી બાજુએ આ તે થઈ રહ્યું છે અપેક્ષિત અને વાસ્તવિક ત્રિકોણના એરિયામાં તફાવત હશે જેવું તમારું વાસ્તવિક ત્રિકોણનું એરિયા ફક્ત આટલું જ હશે પરંતુ તમારું અપેક્ષિત એરિયા આ સમગ્ર વિશાળ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું વિલંબિત લોન્ચને કારણે તે આ કિસ્સામાં કુદરતી રીતે ઘણું ઓછું છે ચાલો આપણે એક ગણતરી કરીએ આપણે તે જ પ્લોટ ડાબી બાજુ બતાવીએ છીએ આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઉચાઇના અડધા બેઝ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે ઓન્ ટાઇમ કેસ માટે તેનો અર્થ એ છે કે મોટો ત્રિકોણનો એરિયા બેઝનો અડધો ભાગ હશે જે 2W છે અને ઉચાઈ W છે ચાલો ધારી લો કે આ એક સમપ્રમાણ ત્રિકોણ છે તે 45 ડિગ્રી ઢાળ પર વધી રહ્યો છે ચાલો ઉચાઈ માની લઈએ કે આ પણ W છે તો એરિયા W2 બને છે વિલંબના કેસમાં તમારો બેઝ 2W D બને છે અને વિલંબ થતાં તમારી ઉચાઈ W D બની જશે એરિયાની ગણતરી બતાવવામાં આવી છે ટકાની આવકના નુકસાનની ગણતરી પણ બતાવવામાં આવી છે ઉદાહરણ તરીકે ધારો કે તમારી વિન્ડોનું કદ ૧ વર્ષ ૫૨ અઠવાડિયા છે જો તમારું વિલંબ ૪ અઠવાડિયા છે તો તમારું નુકસાન ૨૨ થઈ જાય છે પરંતુ જો તમને ૧૦ અઠવાડિયાથી વિલંબ થાય છે તો તમારું નુકસાન ૫૦ જેટલું મોટું થાય છે તેથી તમે જુઓ છો કે તમારું નુકસાન ખૂબ જ ઝડપથી વધે છે અને આ વિલંબ કોઈ પ્રોડક્ટની આર્થિક સદ્ધરતા માટે ખૂબ ખર્ચાળ બની જાય છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે હવે NRE અને યુનિટ કોસ્ટ વિશે વાત કરો જો CNRE નોન રિકરિંગ એન્જિનિયરિંગ કોસ્ટ સૂચવે છે અને Cunit યુનિટ કોસ્ટ સૂચવે છે પછી ઉત્પાદનના N એકમોના પ્રોડક્ટ માટે કુલ કિંમત CNRE N Cunit હશે હવે જો તમે ગણતરી કરવાનો પ્રયાસ કરો કે આપણે દરેક યુનિટ માટે પ્રતિ યુનિટ ખર્ચ માટે કેટલો ખર્ચ કર્યો છે તો તમે N દ્વારા કુલ ખર્ચને વિભાજિત કરો તેથી તે CNRE N Cunit જો તમારી NRE કિંમત રૂ ૫ લાખ અને યુનિટની કિંમત રૂ ૫000 પછી ૧00 એકમોના ઉત્પાદન માટે કુલ કિંમત રૂ ૧0 લાખ તેથી પ્રતિ એકમ ખર્ચ રૂ ૧0000 છે ફક્ત એક ખૂબ સરળ ગણતરી હું સમજાવી રહ્યો છું ધારો કે તમારી પાસે ઘણી પસંદગીઓ છે કોઈ પ્રોડક્ટનું નિર્માણ કરવા જેવું તમે જુઓ છો કે ત્યાં જુદા જુદા પ્રકારનાં ઉપકરણો છે જે તમે તેના ઉત્પાદન માટે ખરીદી શકો છો અને ઉપકરણોની પ્રારંભિક કિંમત પણ એકદમ અલગ છે માની લો કે તમારી પાસે પ્રથમ પસંદગી માટે ત્રણ પસંદગીઓ છે નોન રિકરિંગ ખર્ચ ૨0000 બીજું એક ૪ લાખ ત્રીજી એક ૧0 લાખ અને ત્રણ કેસોના એકમના ખર્ચ આ અને આ આમાં આવી રહ્યા છે તેથી તમે N ના કેટલાક ચોક્કસ મૂલ્ય માટે પ્રતિ યુનિટ કિંમતની ગણતરી કરી શકો છો સાથે સાથે હું તેને તમારા માટે એક એક્સરસાઇઝ તરીકે છોડું છું ધારો કે હું કહું છું કે હું પ્રોડક્ટનાં ૧000 એકમો બનાવવા માંગું છું પછી આ ફોર્મુલાનો ઉપયોગ કરીને તમે પસંદગી A પસંદગી B અને પસંદગી C માટે પ્રતિ એકમ ખર્ચની ગણતરી કરો જેમાંથી તે વધુ સારું છે માત્ર એટલું જ નહીં કે તમારે બજાર કિંમત માટેના સમયને પણ ધ્યાનમાં લેવો પડશે કારણ કે તેનો અર્થ હોઈ શકે કે કિંમતની દ્રષ્ટિએ એક પસંદગી સારી છે પરંતુ તમે તે મશીન શરૂ કરવામાં લાંબો સમય કાઢી રહ્યાં છો કારણ કે ઇન્સ્ટોલ ટ્રેનિંગ અને ફક્ત તે મશીનનો ઉપયોગ કરવો તે છે વધુ સમયની જરૂર પડે છે કે તમારે પણ ધ્યાનમાં લેવાની જરૂર છે આમ માત્ર ખર્ચ જ નહીં પણ બજારમાં સમય પણ આવે છે અને આ ઉપરાંત તમારી પાસે કેટલીક પર્ફોર્મન્સ ડિઝાઇન મેટ્રિક્સ છે જેને ધ્યાનમાં લેવાની પણ જરૂર છે સામાન્ય રીતે આ પરંપરાગત રીતે પ્રોસેસર પર્ફોર્મન્સના મૂલ્યાંકન માટે વપરાય છે એ જ વિચારણા તમે એમ્બેડેડ સિસ્ટમ માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમારે થોડી વસ્તુઓ યાદ રાખવાની જરૂર છે આ પર્ફોર્મન્સ ડિઝાઇન મેટ્રિક્સ તમને જણાવે છે કે કઇ પ્રોસેસર કેટલાક સંદર્ભમાં અન્ય કરતા ઝડપી છે આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે પરંતુ તે પણ સાચું છે કે જો તમે આ મેટ્રિક્સનો અર્થ સમજી શકતા નથી તો તે સૌથી ભ્રામક હોઈ શકે છે મોટાભાગના કમ્પ્યુટર ઉત્પાદકો બેન્ચમાર્કિંગ અને ગતિના સંદર્ભમાં કેટલાક આંકડાઓ ટાંકીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે જે જો તમે વધુ જોશો અને સમજવાનો પ્રયત્ન કરો છો તો તમે ખરેખર અનુભવશો કે તમારા ચોક્કસ વાતાવરણ માટે તે આંકડાઓનો કોઈ અર્થ નથી તમારે કંઈક બીજું જરૂર પડી શકે છે જે તમારી એપ્લિકેશન માટે યોગ્ય રહેશે તેથી તમારે મૂલ્યાંકનમાં ખૂબ કાળજી લેવી જોઈએ ફરીથી ઉપયોગમાં લેવાતા કેટલાક લાક્ષણિક પગલા બતાવવામાં આવ્યા છે ક્લોક આવર્તન સારી રીતે તમે જોઈ શકો છો કે કોઈ 1 ગીગાહર્ટ્ઝ 2 ગીગાહર્ટ્ઝ 3 ગીગાહર્ટ્ઝ કહી રહ્યું છે ઝડપી ક્લોક ફ્રીક્વન્સી એટલે ઝડપી કમ્પ્યુટર જરુરી નથી બીજી ઘણી વસ્તુઓ છે જે કમ્પ્યુટર સિસ્ટમનું વાસ્તવિક પ્રદર્શન નક્કી કરે છે MIPS જેવા કેટલાક પગલાં છે આનો અર્થ પણ કંઈ નથી તેઓ કયા પ્રકારની સૂચનાઓ છે સરળ સૂચનો અથવા જટિલ સૂચનો તમારી MIPS આકૃતિ તેમની વચ્ચે ખૂબ અલગ હશે તેથી તે કોઈપણ યોગ્ય પગલા આપતું નથી ફક્ત અમુક વિશિષ્ટ એપ્લિકેશનના સંદર્ભમાં તમે મારી એપ્લિકેશન ચલાવવામાં કેટલો સમય લે છે તે માપવા માટે સમર્થ હોવા જોઈએ તે કંઈક છે જે તમારા એસેસમેન્ટમાં સૌથી વધુ ફાયદાકારક હશે લેટન્સી રિસ્પોન્સ ટાઇમ તમે આઉટપુટ પાછળ કેટલો સમય આપ્યા પછી તમે ઇનપુટ આપો છો આ ઘણા રિયલ ટાઇમ એપ્લિકેશનો માટે એક ચોક્કસ પગલું હોઈ શકે છે એમ્બેડેડ સિસ્ટમ માટે થ્રુપુટ તે સારું ન હોઈ શકે તેનો અર્થ એ છે કે ગણતરીઓની સંખ્યા જે એકમ સમય દીઠ કરી શકાય છે સામાન્ય રીતે આપણે પરંપરાગત કમ્પ્યુટર સિસ્ટમો માટે થ્રુપુટ વિશે વાત કરીએ છીએ પરંતુ એમ્બેડેડ સિસ્ટમ માટે કે જે ખૂબ જ ચોક્કસ એપ્લિકેશન માટે છે આપણે સામાન્ય રીતે થ્રુપુટ વિશે વાત કરતા નથી અને જો તમારી પાસે ઘણા ડિઝાઇન વિકલ્પો છે તો તમારી પાસે તેમની ગતિની તુલના કરવાની રીત હોવી જોઈએ આ મૂલ્યાંકનો સરળ નથી શ્રેષ્ઠ રીત એ છે કે તમે વાસ્તવિક કમ્પ્યુટિંગ મશીન પર ચલાવવા માંગતા હોવ તે એપ્લિકેશનને ચલાવો અને જુઓ કે તે કેટલો સમય લે છે ઉત્પાદક જે પણ કહે તે તમે તેમને એક ચપટી મીઠું સાથે લો છો ૧00 પર વિશ્વાસ કરશો નહીં આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ જ્યાં આપણે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનમાં સંબંધિત કેટલાક ડિઝાઇન મેટ્રિક્સ ખર્ચ અને આવકના સંદર્ભમાં કેટલાક સૂચનો વિશે વાત કરી હતી